પહેલાનાં ૨ વ્યાખ્યાનો માં વેવ્સ ને ગણિતમાં કેવી રીતે લખવું તેને કેવી રીતે વર્ણવવું સ્ટેશનરી વેવ્સ કેવી રીતે ઉદ્ભવે છે અને વાઇબ્રેટિંગ સ્ટ્રિંગનું સામાન્ય ડિસ્પ્લેસ્મેંટ ઇગન ફંકસન્સ અને ઇગન ફ્રીક્વન્સીઝ ની દ્રષ્ટિએ કેવી રીતે વ્યક્ત કરી શકાય છે તેનો તમને પરિચય કરાવિયો આપણે કણો માટે વેવ સિદ્ધાંત વિકસાવવા માંગીએ છીએ અને તેથી તે વ્યાખ્યાન આપવામાં આવશે તેથી જો તમે કણોના વેવ સિદ્ધાંતને વિકસાવવા માંગતા હોવ તો તે શા માટે થવું જોઈએ અને તે કરવામાં આવ્યું છે કારણ કે એક ફરતા કણમાં તેની સાથે વેવ્સ સંકળાયેલા છે અને આપણે આ વેવનું વર્ણન કરવા માંગીએ છીએ તેનો અર્થ શું છે ચાલો આપણે સમજીએ કે તેનો અર્થ એ છે કે જો કોઈ કણ હોય જે ફરતું હોય તો તેની સાથે એક વેવ સંકળાયેલ છે તેથી કણ સ્વતંત્ર રીતે ફરી રહ્યું છે તેની સાથે એક વેવ સંકળાયેલ છે જે મેટર વેવ અથવા ડી બ્રોગલી વેવ તરીકે ઓળખાય છે અને તેને એક વેવલેન્થ λ છે જે hp દ્વારા આપવામાં આવે છે જ્યાં h પ્લાન્ક કોંસ્ટંટ છે અને p એ કણ નું મોમેંટમ છે અને λhp ને હું બોક્સમાં મુકી રહ્યો છું જે સાચુ રિલેસન છે જે નોન રિલેટિવિસ્ટિક અને રિલેટિવિસ્ટિક બંને કણો માટે સાચું છે ચાલો હું સમજાવીશ કે તેનો અર્થ શું છે જો કણ નું માસ m હોય સ્પિડ v સાથે ફરતું કણ જેનું મોમેંટમ mv તરીકે આપવામાં આવે છે તે તમે જાણો છો જો v ખૂબ મોટું હોય તો આ માટેનું સાચું સૂત્ર pmv1 v2c2 તરીકે ઓળખાય છે જેને રિલેટિવિસ્ટિક મોમેંટમ કહેવાય છે જે ખૂબ જ નાના v માટે નોન રિલેટિવિસ્ટિક સૂત્ર તરફ જાય છે આ નોન રિલેટિવિસ્ટિક સૂત્ર છે અને ડી બ્રોગલી રિલેશનશિપ કહે છે λ એ h1 v2c2mv દ્વારા આપવામાં આવશે અને નાની સ્પિડ માટે hmv પર જાય છે આ પ્રસ્તાવ છે આ ડીરાઈવ કરી શકાય નહીં તે કોઈ અન્ય સમીકરણમાંથી મેળવી શકાતું નથી પરંતુ તે મૂળભૂત સમીકરણ છે કણો સાથે આ વેવ સંકળાયેલું છે જે વેવલેન્થ hmv ધરાવે છે તેથી કોઈપણ કે જે કહે છે કે આપણે આને ડીરાઈવ રહ્યા છીએ તો આપણે તેને મેળવી શકતા નથી તેને આ રીતે સીધું સ્થાપિત કરી શકીએ છીએ તો ચાલો હું આ સ્થાપિત કરવા માટેનો આ એકમાત્ર રસ્તો છે કે પ્રાયોગિક રૂપે સૂત્રની ચકાસણી કરવી અને જો તે પ્રાયોગિક રૂપે સાચું આવે છે તો તમે જાણો છો કે તે એક સાચી રિલેસનશિપ છે તેથી હું આ વ્યાખ્યાનમાં વર્ણવીશ કે આ રિલેસન ને તપાસવા માટે કયા પ્રયોગો કરી શકાય છે પરંતુ તે પહેલાં હું તમને અમુક પ્રકારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપવા માંગું છું કે આ સંબંધ પર ડી બ્રોગલી કેવી રીતે પહોંચ્યા અને હું તે આપી રહ્યો છું આ એક માત્ર ડેરિવેસન જ નથી કારણ કે જ્યારે લોકો કોઈ સમીકરણ સાથે કઈક કરે છે ત્યારે તેઓ કેવી રીતે કાર્ય કરે છે કેવી રીતે વિચારે છે અને તેના આધારે કંઈક પ્રસ્તાવ રજૂ કરે છે પરંતુ અંતિમ તપાસ એ પ્રયોગો છે જો ડી બ્રોગલીએ સૂચવેલું આ સૂત્ર પ્રાયોગિક રૂપે સાચું ન હતું તો તેનો કોઈ અર્થ નથી તો ફક્ત રસ માટે ચાલો જોઈએ તો ચાલો હું ફક્ત ઐતિહાસિક પૃષ્ઠભૂમિ લખીશ ડી બ્રોગલીએ કહ્યું કે જો કણ નું માસ m હોય તો આઈન્સ્ટાઇનના સૂત્ર દ્વારા તેમાં ઉર્જા mc2 હોય છે અને પ્લાન્કના સૂત્ર દ્વારા તેને કોઈ આંતરિક ઉર્જા હોય છે ચાલો આંતરિક ફ્રિક્વન્સી internal લખીએ જે mc2h દ્વારા આપવામાં આવે છે હું તે ડીરાઈવ નથી કરતો હું તમને ફક્ત કેટલીક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ નું વર્ણન કરું છું જે રીતે ડી બ્રોગલી આ સૂત્રો સાથે કામ કરી રહ્યા હતા અને જ્યારે કણ સ્પિડ v સાથે ફરે છે ત્યારે તેની ઉર્જા mc21 v2c2 તરીકે આપવામાં આવે છે જે સાચું રિલેટિવિસ્ટિક સૂત્ર છે અને તેથી તેનું internal એ mc2h1 v2c2 બરાબર થશે તમે જોશો કે internal થોડૂક ઉપર ગયુ છે જ્યારે આ ગતિશીલ હોય છે અને કોઈ વ્યક્તિ અહીંથી તેને જોઈ રહ્યું છે તો આંતરિક ક્લોક જેને આ ફ્રિક્વન્સી internal છે એ સમય વધવા સાથે ધીમી પડી જાય છે અને ત્યાં એક અલગ ફ્રિક્વન્સી છે જે બહારથી જોવા મળે છે જે v mc21 v2c2h છે આ ફ્રિક્વન્સી ઓછી થઈ ગઈ છે કારણ કે સમય વધવા સાથે વ્યક્તિ આ ક્લોકને ધીમી થતી જુએ છે તેથી એ જ કણ માટે જે સ્પિડ v સાથે ફરી રહ્યું છે આપણી પાસે ૨ જુદી જુદી ફ્રિક્વન્સી છે હું કેવી રીતે સાચી સેટ કરી શકું તે મૂંઝવણ હતી જેનો આ વ્યક્તિ સામનો કરી રહ્યો હતો ૨ ફ્રીક્વન્સીઝ સેટ કરવાની રીત જે છે internal જે છે mc2h1 v2c2 ચાલો આપણે ને ક્લોક કહીએ જે mc21 v2c2h છે જે ધારે છે કે કણ ની સાથે વેવ સંકળાયેલ છે અને પછી ફ્રિક્વન્સી internal mc2h1 v2c2 અને આ વેવ હંમેશાં clock સાથે ના ફેઝ માં હોય છે જે હું ધારી રહ્યો છું તે પાછલા ૨ વ્યાખ્યાનોમાંથી ફરતા કણ ને યાદ કરી ને છે કે આ ફેઝ એ t xv તરીકે આપ્યો છે જે 2πinternalt xv છે તેથી આ વેવ ને ફ્રિક્વન્સી internal છે અને તેથી વેવ માટેનો ફેઝ ટાઈમ t એ પોઝીસન x પર 2πinternalt xv રહેશે તેથી મારી પાસે વેવનો આ ફેઝ 2πinternalt xv બરાબર છે ફ્રિક્વન્સી clock ની ક્લોક ના ફેઝ વિશે કેવી રીતે આ ક્લોક કણ ની સાથે છે અને ટાઈમ t માં તેનો ફેઝ clock2πt હશે અને ડી બ્રોગલીએ માંગ કરી હતી કે આ ૨ ફેઝ સમાન થશે તો ચાલો લખીએ ડાબી બાજુએ 2πinternalt xinternalv છે અને આ 2πclockt બરાબર હોવું જોઈએ 2π બંને બાજુએથી રદ થાય છે અને મને મળે છે internalt xclockt અને હવે હું આ x ને vt થી બદલીશ તે માટે તે કણનું v છે તેથી હું લખીશ internalt vt clockt તમે આશ્ચર્ય પામી શકો છો અને તમને આ ક્ષણે લાગે છે કે આપણે છેતરપિંડી કરી છે કારણ કે આ v જેને મે લાલ કલર ના સર્કલ થી બતાવીયું છે તે vwave છે તેથી જો મેં આ આખી વાત શરૂઆતમાં જ x vt લઈને લખી છે તો ત્યાં કોઈ સમસ્યા હશે નહીં કારણ કે મારી પાસે હશે 2πinternalt vtvwave2πclockt તેથી તે કોઈ સમસ્યા નથી અને આ t રદ થાય છે અને તેથી 2π રદ થાય છે તો ચાલો આપણે internal લઈએ તેથી તમે મેળવો છો internalt vtwave clockt ફરીથી t રદ થાયછે અને તમે internal ને બદલો છો અને મળે છે mc2h1 v2c2 vwavemc21 v2c2h આપણે આજુબાજુની વસ્તુઓમાં ફેરબદલ કરીએ છીએ અને તમે મેળવો છો vwave mc2h11 v2c2 1 v2c2 અને આ તમને આપે છે mv2h1 v2c2 જ્યાં λhmv1 v2c2 છે જે ડી બ્રોગલી સૂત્ર છે હું ફરીથી ભારપૂર્વક કહું છું કે આ કોઈ ડેરિવેસન નથી આ રીતે ડી બ્રોગલી તેના પર પહોંચ્યા આ જ્યાં સુધી પ્રાયોગિક રૂપે ચકાસવામાં ન આવે ત્યાં સુધી આ સંપૂર્ણપણે ખોટું હોઇ શકે તેથી હકીકતમાં તેમને તેમના થિસિસ ડિફેન્સ માં પૂછવામાં આવ્યું હતું કે આ તેમનો થિસિસ છે તમે આ પ્રસ્તાવને કેવી રીતે તપાસો છો અને તેમણે કહ્યું કે તમે ડિફરેકસન પ્રયોગો કરો અને તે પ્રયોગમાં જો તમને તેના દ્વારા મેળવેલા સમાન મળે છે તો તે છે સાચું તેથી તે સમયે જે પ્રયોગો ઉપલબ્ધ હતા તે એક્સ રે ડિફરેકસન હતું અને આ શબ્દ ડિફરેકસન મહત્વપૂર્ણ છે કારણ કે હવે મને કહેવા દો જો કોઈ કણ સાથે વેવ્સ સંકળાયેલ હોય તો આ વેવ્સ ઈંટરફિયર કરી શકે છે તે એક ખૂબ જ વિશિષ્ટ વેવ ગુણધર્મ છે જે વેવ્સ ઈંટરફિયર કરે છે તેથી જો તમે ઈંટરફિયરન્સ નું બીજું રૂપ બતાવી શકો કે જે આ સંકળાયેલ વેવ્સનું ડિફરેકસન છે તો આપણે તેને સાબિત કરીએ છીએ તેથી આ તે છે જેને ડેવિસન જર્મર અને થોમ્પસન પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે તેથી હું તમને માત્ર એક્સ રે ડિફરેકસન માં શું થાય છે તે જણાવું છુ આ મને તેના માટે બ્રેગ સૂત્ર આપે છે ધારો કે ક્રિસ્ટલ ના ૨ સ્તરો છે ક્રિસ્ટલ ના ૨ સ્તરોમાં આ અણુઓ હોય છે જે નિયમિત રીતે મૂકવામાં આવે છે અને માની લો કે આ ૨ પ્લેન્સ ડિસ્ટન્સ d એ અહીં બનાવેલા છે અને જો એક્સ રે અંદર આવે અને બહાર જાય તે તમે ક્રિસ્ટલની સપાટીના પ્લેન માથી કોઈ ચોક્કસ એંગલ θ પર જુઓ છો તો તમે ઘણું ઈંટરફિયરન્સ જોશો અન્ય એંગલ પર પિક્સ જોશો જે ખરેખર કંઈ બનતું નથી તેથી તેણે જે રીતે સમજાવ્યું આપણે એક્સ રે ડિફરેકસન પર છીએ જે રીતે તે સમજાવાયું તે હતું કે આ આણુઓ દ્વારા બનાવવામાં આવેલા આ પ્લેન્સ ખરેખર એક્સ રે માટેના અરીસાની જેમ કાર્ય કરે છે તેથી એક એક્સ રે જે અંદર આવે છે તે ટોચની સપાટીથી રિફલેક્ટ થાય છે નીચેની સપાટીથી રિફલેક્ટ થાય છે અને જો ૨ રિફલેકટેડ વેવ્સ વચ્ચેનો ફેઝ ડિફરન્સ જે કર્લિ બ્રેકેટ દ્વારા બતાવેલ આ પાથ ડિફરન્સ દ્વારા આપવામાં આવે છે તો તે આ એક્સ રે કિરણોના λ ના ઈંટીજર મલ્ટિપલ છે પછી આપણે તે દિશામાં રિફલેકટેડ ઘણાં એક્સ રે જોશું તેથી ચાલો જોઈએ આ અનુરૂપ સૂત્ર શું છે જો આ ડિસ્ટન્સ d છે અને આ એંગલ છે તેથી જો હું અહીં પર્પેંડિક્યુલર દોરું છું તો આ અંદરનો એંગલ જે ગુલાબી બતાવેલ છે તે પણ બનશે આ બનશે તેથી આ કર્લિ બ્રેકેટ ડિસ્ટન્સ dSinθ બનશે અને આ બાજુ પણ dSinθ હશે તેથી ઉપલી સપાટી અને નીચલી સપાટીથી રિફલેકટેડ એક્સ રે વચ્ચેનો કુલ પાથ ડિફરન્સ 2dSinθ છે અને બ્રેગ એ સૂચવ્યું છે કે 2dSinθλ અથવા 2λ અને તેથી વધારે સામાન્ય રીતે 2dSinθn હું રચનાત્મક ઈંટરફિયરન્સ જોઉં છું અને હું જોઉં છું કે એક્સ રે તે એંગલ પર રિફલેક્ટ થાય છે અન્ય કોઈ એંગલ પર તમે તેટલું રિફ્લેક્સન જોશો નહીં તેથી આ બ્રેગ સૂત્ર તરીકે ઓળખાય છે તેથી કોઈ પણ આ જ વસ્તુ ઇલેક્ટ્રોન સાથે કરી શકે છે જે આ કિસ્સામાં ક્રિસ્ટલ સાથે કરિયું છે અને એક્સ રે ને બદલે તમે ઇલેક્ટ્રોનને અંદર આવવા દો અને સંકળાયેલ વેવ્સ ઉપરની સપાટી અને નીચેની સપાટીથી પણ રિફલેક્ટ થશે અને તમારે ફક્ત અમુક એંગલ પર પિક્સ જોવી જોઈએ અને તે પિક્સ સંકળાયેલ વેવ્સના રચનાત્મક ઈંટરફિયરન્સ ને અનુરૂપ હશે તેથી જો તે વેવ્સ ખરેખર અસ્તિત્વમાં હોય જો હું આ ક્રિસ્ટલ નું d જાણું છુ તો મારે 2dSinθdeBroglie નું મજબૂત રિફ્લેક્સન જોવું જોઈએ જે hp અથવા 2λdeBroglie અને તેથી વધુ છે અને આની પ્રયોગિકરૂપે પુષ્ટિ થઈ હતી કે જેણે λ ને ત્યાં સ્થાપિત કર્યું છે ત્યાં એક વેવ સંકળાયેલ છે જ્યારે તમે ક્રિસ્ટલથી ઇલેક્ટ્રોન ડિફરેકસન કરો ત્યારે પણ તમે બરાબર એક્સ રે જેવી જ ડિફરેકસન પેટર્ન જોશો આ ખૂબ પહેલાં 1930 માં કરવામાં આવ્યું હતું ઉદાહરણ તરીકે આધુનિક પ્રયોગો પણ હતા જો તમને યાદ આવે તો યંગના ડબલ સ્લિટ પ્રયોગ દ્વારા લાઇટ ની વેવ પ્રકૃતિની સ્થાપના કરવામાં આવી હતી તેથી શું હું ઇલેક્ટ્રોન માટે પણ યંગ નો ડબલ સ્લિટ પ્રયોગ કરી શકું છુ હું ડબલ સ્લિટ તૈયાર કરી શકું છું ઇલેક્ટ્રોનને અંદર આવવા દો અને જુઓ કે ખૂબ જ અંતમાં ફ્રિન્જ પેટર્ન મળે છે તે યંગના પ્રયોગની જેમ છે જે કરવામાં આવ્યું હતું અને હવે તે એક દિવસ થઈ શકે છે કારણ કે આપણે સ્લીટ્સ બનાવી શકીએ છીએ જે પૂરતી નાની છે આપણે તેની વચ્ચે અંતર બનાવી શકીએ છીએ જે ખુબજ ઓછી છે અન્ય આધુનિક તકનીકનો ઉપયોગ કરીને અને આ પ્રયોગ પણ કરવામાં આવ્યો છે અને તે કહે છે કે વેવલેન્થ ખરેખર deBroglie છે ત્રીજો પ્રયોગ જે ખૂબ જ રસપ્રદ હતો જેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જે છે ડીરાક કપિસ્તા પ્રયોગ અને 1990 ના દાયકામાં અને તે પછી આ પ્રયોગો પણ કરવામાં આવ્યા છે તેમાં ખૂબ ઉચી ઇંટેંસિટી વાળી લાઇટ ની આવશ્યકતા છે તેથી પ્રયોગ એ જ છે જે ડીરાક અને કપિસ્તા એ કહ્યું હતું કે જો એક્સ રે ને એક ક્રિસ્ટલ જેવી સામગ્રી દ્વારા ડિફરેક્ટ કરી શકાય છે અને જો ઇલેક્ટ્રોનમાં ખરેખર વેવ પ્રકૃતિ હોય તો ઇલેક્ટ્રોન પણ લાઇટ ના સ્ટેન્ડિંગ વેવ દ્વારા ડિફરેક્ટ થઈ શકે છે કારણ કે લાઇટ ના સ્ટેન્ડિંગ વેવ માં આ પિરિઓડિસિટી હોય છે અને આ તે લાઇટ ક્રિસ્ટલ જેવું છે જેમાંથી હું ઇલેક્ટ્રોન ને ડિફરેક્ટ કરી શકું છું અને આ પ્રયોગો પણ કરવામાં આવ્યા છે તેઓએ ખૂબ ઉચી ઇંટેંસિટીવાળા લેસરો સુધી રાહ જોવી પડી હતી જેની શોધ થઈ જે તમને ઇલેક્ટ્રોનને ડિફરેક્ટ કરવા માટેની લાઇટની ઇંટેંસિટી આપે છે તો ચાલો હું તમને ફક્ત તે એક મિનિટમાં જ જણાવું છું તેથી જો મારી પાસે ૨ અરીસાઓ વચ્ચે લાઇટ ના સ્ટેન્ડિંગ વેવ હોય તો પછી પિરિઓડિસિટી light2 હોય છે તેથી આ ક્રિસ્ટલના d જેવું બને છે અને જો હું ઇલેક્ટ્રોનને અંદર લાવીશ અને તેઓ ડિફરેક્ટ થય જાય તો મારી પાસે 2 d sinθelectrons હોવું જોઈએ અને 2light2Sinθelectrons આ ૨ રદ થાય છે અને હું આ સમીકરણને સંતોષવા માટે સક્ષમ છુ જ્યારે હું જોઉં છું કે આ લાઇટ ક્રિસ્ટલ માથી કોઈ વિશિષ્ટ એંગલ માં ઘણા બધા ઇલેક્ટ્રોન ડિફરેક્ટ થયેલા જોવા મળે છે કેવી રીતે બોલવું હવે તમે જોશો કે તમે અહીં નોંધ્યું છે કે ક્રિસ્ટલ પ્લેન્સ આના જેવા છે તેથી એંગલ આ એંગલ બનશે આ સૂત્ર ક્લાસિકલ રીતે પણ મેળવી શકાય છે જો કે તેને વેવના દ્રષ્ટિકોણથી જોવું રસપ્રદ છે તેથી આ પ્રયોગો છે જે ખરેખર વેવ પ્રકૃતિની પુષ્ટિ કરે છે મેં તમને ક્લાસિક ડેવિસન જર્મર પ્રયોગ આપ્યો છે મેં ડબલ સ્લિટ પ્રયોગ વિશે વાત કરી છે જે ખરેખર એક વેવ ડિફ્રેક્શનની ઘટના છે અને મેં ડીરાક કપિસ્તા ના પ્રસ્તાવ વિશે પણ વાત કરી છે જે ઉચ્ચ ઇંટેંસિટીવાળા લેસરો સાથે કરવામાં આવી છે તેથી આ વેવ્સ છે ઇલેક્ટ્રોનની પ્રાયોગિક પુષ્ટિ deBroglie ચકાસી શકાય છે હવે તમે આશ્ચર્ય પામશો જ કે હું ઇલેક્ટ્રોન વિશે કેમ વાત કરું છું શા માટે ઇલેક્ટ્રોનના ડિફ્રેક્શન વિશે વાત કરું છું આ એટલા માટે છે કારણ કે electrons જે hmelectronv છે જે ભારે કણો કરતા ઘણું મોટું છે અને જેમ વેવલેન્થ વધારે હશે તેમ ડિફ્રેક્શન અથવા ઈંટરફિયરન્સ જોવું સહેલું છે અને તેથી તે ઇલેક્ટ્રોન સાથે કામ કરે છે બીજી વસ્તુ જે હું નિર્દેશ કરવા માંગું છું તે તે છે જ્યારે આપણે ક્રિસ્ટલ માથી ઇલેક્ટ્રોન ડિફ્રેક્શન જોયું તે દરેક ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ વેવ છે જે પોતાને ઈંટરફિયર કરે છે તેથી એક ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ વેવ પોતાને ઈંટરફિયર કરે છે તેથી તે એવું નથી કે ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોન ઈંટરફિયર કરે છે તે દરેક ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ વેવ છે જે પોતાને ઈંટરફિયર કરે છે તેવી જ રીતે જ્યારે હું ઇલેક્ટ્રોન સાથે ડબલ ડિફ્રેક્શન ડબલ સ્લિટ પ્રયોગ વિશે વાત કરું છું ત્યારે દરેક ઇલેક્ટ્રોન વેવ પોતાને ઈંટરફિયર કરે છે એવું લાગે છે કે જાતે ઇલેક્ટ્રોન ઈંટરફિયર કરે છે જે તમને થોડા અસ્વસ્થ બનાવે છે ફક્ત હું કહી શકું છું કે ક્વોન્ટમ મિકેનિક્સની દુનિયામાં આવું છે આવી વસ્તુઓ છે મેં યંગના ડબલ સ્લિટ પ્રયોગ માટેનું સૂત્ર ઇરાદાપૂર્વક મેળવ્યું નથી કારણ કે તે તમે તમારા બારમા ધોરણના ભૌતિકશાસ્ત્ર માંથી સારી રીતે જાણો છો હવે સ્વીકારો કે જ્યારે આપણે ઇલેક્ટ્રોન ઈંટરફિયરન્સ સાથે કામ કરીએ છીએ ત્યારે વેવલેન્થ તે ઇલેક્ટ્રોન વેવ્સ ની છે તેથી આ તમને મેટર વેવ્સનો પરિચય આપે છે તે તમને જણાવે છે કે કણ સાથેના વેવ્સ સાથે સંકળાયેલ વેવલેન્થ તેના મોમેંટમ ની દ્રષ્ટિએ કેવી રીતે આપવામાં આવે છે અને તે કેવી રીતે પ્રાયોગિક રૂપે ચકાસાયેલ છે હવે પછીના વ્યાખ્યાન માં આપણે આ કણો માટે ડી બ્રોગલી વેવ્સની દ્રષ્ટિએ વેવ સમીકરણ વિકસાવીશું જે સ્ક્રોડિંજરSchrödinger સમીકરણ તરીકે ઓળખાય છે અને તેની સાથે કામ કરવાનું શરૂ કરીશું જે ક્વોન્ટમ મિકેનિક્સનો સ્ક્રોડિંજર એક્ષ્પ્લોસન હશે